શુભ બપોર હવે ચાલો એક નવું ચેપ્ટર શરુ કરીએ જે પ્રોજેક્ટ મોનીટરીંગ અને નિયંત્રણ છે અત્યાર સુધી આપણે જોયું છે કે શેડ્યુલ્સ રિસોર્સ શેડ્યુલ્સ કોસ્ટ શેડ્યુલ્સ વગેરે કેવી રીતે બનાવવા આપણે કેવી શેડ્યુલ્સ ને વર્ક પ્લાન અથવા વર્ક શેડ્યુલ ના રૂપ માં રજૂઆત કરી શકીએ કેવી રીતે તેને પ્રદર્શિત કરી શકીએ હવે ચાલો જોઈએ કે કેવી રીતે પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ ને મોનિટર કરવું અને કેવી રીતે તેને નિયંત્રિત કરવું આપણે પ્રોજેક્ટ મોનીટરીંગ અને નિયંત્રણ ના પરિચય વિશે થોડું જોઈશું પછી આપણે પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ ના નિયંત્રણ માટે પ્રોજેક્ટ કંટ્રોલ સાયકલ જોઈશું ત્યાર બાદ આપણે પ્રોજેક્ટ રિપોર્ટિંગ સ્ટ્રક્ચર્સ અને પ્રોજેક્ટ નું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે જોઈશું એક વાર વર્ક શેડ્યુલ પ્રકાશિત થઈ જાય અને પ્રોજેક્ટ શરૂ થઈ જાય પછી પ્રોજેક્ટ મેનેજરે પ્રોગ્રેસ પર ધ્યાન આપવું આવશ્યક છે મેં પહેલે થી જ જણાવેલ છે કે કેવી રીતે આપણે રિસોર્સ શેડ્યુલીંગ ના પરિણામો ને પબ્લીસાઇઝ કરી શકીએ છીએ કદાચ વર્ક શેડ્યુલ ની મદદ થી આપણે રિસોર્સ શેડ્યુલીંગ ના પરિણામો ને પબ્લીસાઇઝ કરી શકીએ તેથી એક વાર વર્ક શેડ્યુલ પ્રકાશિત થઈ જાય અને પ્રોજેક્ટ શરૂ થઈ જાય પછી પ્રોજેક્ટ ના પ્રોગ્રેસ પર ધ્યાન આપવું આવશ્યક છે તો પ્રોજેક્ટ ના પ્રોગ્રેસ પર કેવી રીતે ધ્યાન આપવું તેના માટે પ્રોજેક્ટ માં શું ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરવું પ્રોજેક્ટ માં એક્ચ્યુઅલ શેડ્યુલ ની શેડ્યુલ સાથે તુલના કરવી જ્યાં જરૂરી હોય ત્યાં પ્લાન અને શેડ્યુલ માં ફેરફાર કરી પ્રોજેક્ટ ને સમય પર પૂર્ણ કરવા પ્રયાસ કરવો આ બધું કરવું જરૂરી છે તેથી એક વાર પ્રોજેક્ટ શરુ કરવામાં આવે ત્યારે પ્રોજેક્ટ મેનેજરે પ્રોજેક્ટ ને મોનિટર કરવાનું શરૂ કરવું પડે છે પ્રોજેક્ટ મોનિટરીંગ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ ઈવેન્ટ જેમ કે કમ્પ્લીશન ઓફ રિક્વાયરમેન્ટ એનાલિસીસ કમ્પ્લીશન ઓફ ડિઝાઈન કમ્પ્લીશન ઓફ કોડીંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ એક માઈલસ્ટોન તરીકે સેટ થઈ શકે છે માઈલસ્ટોન્સ ના કેટલાક ઉદાહરણો SRS ડોક્યુમેન્ટ નું રિવ્યુ અને તૈયારી કમ્પ્લીશન ઓફ કોડીંગ અને કમ્પ્લીશન ઓફ યુનિટ ટેસ્ટીંગ વગેરે છે તો પ્રોજેક્ટ મેનેજરે માઈલસ્ટોન પરથી પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ જોઈ શકે છે કે માઈલસ્ટોન પૂર્ણ કરવા માટે શેડ્યુલ માં શું રાખેલું છે અને હાલ માં વાસ્તવિક સ્થિતિ શું છે SRS ડોક્યુમેન્ટ નું રિવ્યુ પૂર્ણ થયું છે કે નહી કોડીંગ પૂર્ણ થયું છે કે નહી તેના મુજબ તે પ્રોજેક્ટ મોનિટરીંગ કરી શકે છે તેથી એક વાર માઈલસ્ટોન પર પહોંચ્યા પછી પ્રોજેક્ટ મેનેજર માની શકે છે કે થોડી પ્રોગ્રેસ થઈ છે જો માઈલસ્ટોન સુધી પહોંચવામાં વિલંબ થાય તો પ્રોજેક્ટ મેનેજર દ્વારા સુધારાત્મક પગલાં લેવામાં આવશે એટલે જો તમને લાગે કે લક્ષ્ય સુધી પહોંચવામાં થોડો વિલંબ થશે તો પ્રોજેક્ટ મેનેજરે ઉપચારાત્મક કાર્યવાહી કરવી પડશે તેનાથી બધા જ શેડ્યુલ બદલવા પડશે અને નવા શેડ્યુલ બનાવવા પડશે પ્રોજેક્ટ મોનિટરીંગ અને કોન્ટ્રોલિંગ કરવા માટે કેટલાક સાધનો અને તકનીકો છે જે મદદરૂપ છે આવી એક તકનીક છે PERT પ્રોજેક્ટ ઈવેલ્યુએશન રીવ્યુ ટેકનીક Project Evaluation Review Technique PERT ચાર્ટ એ પ્રોજેક્ટ મોનીટરીંગ અને નિયંત્રણ માં ખૂબ ઉપયોગી છે આ ગ્રાફ માં પાથ એ શરૂઆતના નોડ થી છેલ્લા નોડ સુધીના અનુક્રમિક નોડ્સ અને એડ઼જીસ નો સેટ છે આ ગ્રાફ માં ક્રિટીકલ પાથ એ એવો પાથ છે જયાં દરેક માઈલસ્ટોન એ પ્રોજેક્ટ ડેડલાઈન માટે ક્રિટીકલ છે જો ક્રિટીકલ પાથ માં કોઈ વિલંબ થાય તો આખો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ થશે તેથી શેડ્યુલ માં બધા ક્રિટીકલ પાથ ઓળખવા ખૂબ જરૂરી છે શેડ્યુલ માં એક કરતા વધુ ક્રિટીકલ પાથ હોઈ શકે છે ક્રિટીકલ પાથ સાથેનાં કાર્યો ક્રિટીકલ ટાસ્કસ તરીકે ઓળખાય છે ક્રિટીકલ ટાસ્કસ ને ખૂબ નજીક થી મોનીટર કરાય છે અને જો ત્યાં કોઈ વિલંબ થાય તો તરત જ કરેક્ટીવ એક્શન્સ લેવાય છે તો જ્યારે પ્રોજેક્ટ મેનેજર ને લાગે કે વિલંબ થયો છે અથવા તો થવાનો છે તેણે કંઈક કરેક્ટીવ એક્શન લઈને પ્રોજેક્ટ ને ફરી થી ટ્રેક પર લાવવો પડશે તેથી જો જરૂર જણાય તો પ્રોજેક્ટ મેનેજર સંસાધનો ને નોન ક્રિટીકલ ટાસ્કસ થી ક્રિટીકલ ટાસ્કસ તરફ લગાવી શકે છે જેથી ક્રિટીકલ પાથ સાથે ના તમામ માઈલસ્ટોન પ્રોજેક્ટ ડેડલાઈન સુધી માં પૂર્ણ થઈ શકે તેથી જો કોઈ ક્રિટીકલ ટાસ્કસ માં વિલંબ થઈ રહ્યો હોય તો પ્રોજેક્ટ મેનેજર થોડા સ્ટાફ ને નોન ક્રિટીકલ ટાસ્કસ થી ક્રિટીકલ ટાસ્કસ તરફ લગાવી શકે છે કેમ કે નોન ક્રિટીકલ ટાસ્કસ માં સ્ટાફ પાસે થોડો ફ્રી સમય હોય છે જેથી પ્રોજેક્ટ ને સમયસર પૂર્ણ કરવામાં કોઈ તકલીફ નહિ પડે તેથી જો તમને લાગે કે ક્રિટીકલ ટાસ્ક વિલંબિત થઈ રહ્યા છે તો પછી પ્રોજેક્ટ મેનેજર તરીકે તમે કેટલાક સંસાધનો સ્વિચ કરી શકો છો તમે કેટલાક સંસાધનો ને બદલી શકો છો કેટલાક સ્ટાફ ને નોન ક્રિટીકલ ટાસ્ક માં થી ક્રિટીકલ ટાસ્ક તરફ લગાવી શકો છો જેથી તમામ માઈલસ્ટોન પ્રોજેક્ટ ડેડલાઈન સુધી માં પૂર્ણ થઈ શકે તેથી પ્રોજેક્ટ મોનીટરીંગ માટે ઘણા ટૂલ્સ ઉપલબ્ધ છે હવે આપણે અહીં કેટલાક ટૂલ્સ જોઈશું કેટલાક ટૂલ્સ ઉપલબ્ધ છે જે તમને ક્રિટીકલ ટાસ્ક અનિયંત્રિત શેડ્યૂલ પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે પરંતુ મર્યાદિત સંસાધનો સાથે અને મોટી સંખ્યામાં ચાલી રહેલા સમાંતર કાર્ય સાથે શ્રેષ્ઠ શેડ્યૂલ શોધવું એ ખૂબ જ મોટી સમસ્યા છે શેડ્યૂલિંગ સિક્વન્સ ને સ્વચાલિત કરવા માટે ઘણી કમર્શીયલ પ્રોડક્ટ્સ અથવા ટૂલ્સ ઉપલબ્ધ છે જેમ કે શેડ્યૂલ સંબંધિત ગ્રાફ દોરવા માટે MS પ્રોજેક્ટ એક લોકપ્રિય ટૂલ છે તેથી જો તમારી પાસે જો કોમ્યુટર હોય તો તમે MS પ્રોજેક્ટ સોફ્ટવેર નો ઉપયોગ કરી CPM PERT વગેરે જેવા શેડ્યૂલ સંબંધિત ગ્રાફ દોરી શકો છો પહેલાનાં વર્ગોમાં આપણે મોનીટર થઈ શકે તેવા પ્લાન્સ બનાવવાના મહત્વ વિશે ચર્ચા કરી હતી હવે આપણે પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ ની માહિતી કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે તેના વિશે ચર્ચા કરીશું તો અત્યાર સુધી પ્રોજેક્ટ માં કેટલી પ્રોગ્રેસ થઈ છે પ્રોજેક્ટ શેડ્યૂલ પ્રમાણે છે કે નહિ જો નથી તો તેના માટે શું કરવું પડશે તે બાબતે ચર્ચા કરીએ પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ ની માહિતી કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે અને પ્રોજેક્ટ મેનેજર શું કરશે જેનાથી પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકે જો તેને કોઈ વિલંબ જણાય તો તેણે કેટલાક સાવચેતી નાં પગલાં ભરવા પડશે જેથી વિલંબ ને ટાળી શકાય અને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તે આજે આપણા વર્ગ નો વિષય છે ચાલો આપણે ફ્રેમવર્ક કેવી રીતે બનાવવું તે વિશે જોઈએ કોઈ પ્રોજેક્ટ પર નિયંત્રણ રાખવું અને લક્ષ્યો ને સુનિશ્ચિત કરવા એ રેગ્યુલર મોનીટરીંગ છે તેથી રેગ્યુલર મોનીટરીંગ નો અર્થ એ છે કે અત્યારે શું થઈ રહ્યું અને તેની લક્ષ્ય સાથે તુલના કરવી તેથી અત્યારે શું થઈ રહ્યું છે અને શેડ્યૂલ મુજબ શું થવું જોઈએ તેની તુલના કરો ધારેલ પરિણામ અને વાસ્તવિક પરિણામો કદાચ સરખા મળશે નહિ તેથી આપણે રિપ્લેનિંગ કરવું પડશે જેથી પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થઈ શકે અને જો રિપ્લેનિંગ શક્ય ન હોય તો પ્રોજેક્ટ ના લક્ષ્યાંક ને બદલવું પડશે ચાલો આપણે પ્રોજેક્ટ કંટ્રોલ સાયકલ નું એક વિશિષ્ટ મોડેલ જોઈએ કેવી રીતે પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ નિયંત્રિત કરાય છે તે જોઈએ પ્રોજેક્ટ મેનેજર તરીકે પહેલા તમે પ્રારંભિક યોજના ને પ્રકાશિત કરશો પછી તમે પ્રોજેક્ટ ને લગતી માહિતી ને એકત્રિત કરો પછી પ્રોગ્રેસ ની લક્ષ્યો ની સાથે તુલના કરો તો પ્રારંભિક યોજના ને પ્રકાશિત કરી પ્રોજેક્ટ ને લગતી માહિતી ને એકત્રિત કરી પછી પ્રોગ્રેસ ની લક્ષ્યો ની સાથે તુલના કરો જો તે સંતોષકારક જણાય તો તેનો અર્થ એ છે કે તમે યોજના મુજબ જ આગળ વધી રહ્યા છો અને પ્રોજેક્ટ માં પ્રારંભિક યોજના પ્રમાણે જ પ્રોગ્રેસ થઈ રહી છે અને પ્રોગ્રેસ સંતોષકારક જણાય તો પ્રોજેક્ટ ને સમાપ્ત કરો અને જો સંતોષકારક ન જણાયતો ઉપચારાત્મક પગલાં લેવા પડશે અને પ્રારંભિક યોજના માં સુધારો કરવો પડશે સુધારેલી યોજનાને ફરી પ્રકાશિત કરવી પડશે અને પછી ફરીથી આપણે પ્રોજેક્ટ ને લગતી માહિતી ને એકત્રિત કરવી પડશે અને ફરીથી આપણે પ્રોગ્રેસ ની લક્ષ્યો ની સાથે સરખામણી કરવી પડશે ફરીથી આપણે જોવું પડશે કે તે સંતોષકારક છે કે નહીં ફરીથી જો તે અને જો સંતોષકારક ન જણાય તો આ લૂપ જયાં સુધી પ્રોગ્રેસ સંતોષકારક ન લાગે ત્યાં સુધી ચાલુ રહેશે પ્રોગ્રેસ સંતોષકારક જણાય તો પ્રોજેક્ટ સમાપ્ત થશે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટ નું રિવ્યુ કરવામાં આવશે પછી આપણે નિષ્કર્ષો ને ડોક્યુમેન્ટ કરવા પડશે ભવિષ્ય માં જો આપણે સમાન પ્રકાર ના પ્રોજેક્ટ્સ મેળવીશુ તો આપણે અગાઉ જે શીખ્યા છે તેનું આ ડોક્યુમેન્ટ આપણને મદદ કરશે પછી આપણે પ્રોજેક્ટ સમાપ્ત કરીશું તો આ પ્રોજેક્ટ કંટ્રોલ સાયકલ નું મોડેલ છે અને આ રીતે તમે પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ ને નિયંત્રિત કરી શકો છો પ્રોજેક્ટ કંટ્રોલ સાયકલ દર્શાવે છે કે કેવી રીતે એકવાર પ્રારંભિક પ્રોજેક્ટ પ્લાન પ્રકાશિત થયા બાદ પ્રોજેક્ટ કંટ્રોલ એ પ્રોગ્રેસ મોનીટર કરવાની એક સતત પ્રક્રિયા છે જ્યાં પ્રોગ્રેસ ની લક્ષ્યો ની સાથે તુલના કરી પ્રારંભિક યોજના માં સુધારો કરાય છે તે પ્રોજેક્ટ સમાપ્ત થયા પછી લેવાયેલા મહત્વપૂર્ણ પગલાઓને પણ સમજાવે છે જેથી નિષ્કર્ષો નું ડોક્યુમેન્ટ ભવિષ્ય માં સમાન પ્રકાર ના પ્રોજેક્ટ્સ માં પ્લાંનિંગ કરવામાં કામ લાગે અને ભૂતકાળ માં થયેલી ભૂલોથી આપણે કંઈક શીખી શકીએ પ્રોજેક્ટ મેનેજર ને સામાન્ય રીતે વ્યવહાર માં ચાર પ્રકારની ખામીઓ જોવા મળે છે પ્રથમ છે નક્કી કરેલ ટાર્ગેટ તારીખ પર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ થવો બીજું છે ગુણવત્તા માં ખામી ત્રીજું છે અપૂરતી કાર્યક્ષમતા અને છેલ્લું છે અનુમાન કરતા પ્રોજેક્ટ ખર્ચ વધુ થઈ જવો તો આ તે ચાર પ્રકાર ની ખામીઓ છે જે પ્રોજેક્ટ મેનેજર ને પ્રોજેક્ટ ના ડેવલપમેન્ટ દરમિયાન મળે છે હવે ચાલો આપણે જવાબદારીઓ વિષે જોઈએ પ્રોજેક્ટ માં સંતોષકારક પ્રોગ્રેસ થાય તેની ખાતરી કરવાની જવાબદારી એકંદરે પ્રોજેક્ટ સ્ટીઅરિંગ કમિટી ની છે જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ બોર્ડ ના નામ થી પણ ઓળખાય છે પ્રોજેક્ટ ની રોજમરોજ ની જવાબદારી સામાન્ય રીતે પ્રોજેક્ટ મેનેજર ને આપવામાં આવે છે અને પ્રોજેક્ટ ના અન્ય કાર્ય ટીમ લીડર્સ ને સોંપવામાં આવે છે અહી રિપોર્ટિંગ સ્ટ્રક્ચર દર્શાવેલ છે સ્ટીઅરિંગ કમિટી એકંદરે પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ પર દેખરેખ રાખે છે સ્ટીઅરિંગ કમિટી ની હેઠળ પ્રોજેક્ટ મેનેજર કાર્ય કરે છે અને પ્રોજેક્ટ મેનેજર હેઠળ ઘણા ટીમ લીડર્સ કાર્ય કરે છે એક ટીમ લીડર હેઠળ એનાલિસીસડિઝાઇન analysisdesign વિભાગ ના કર્મચારીઓ કાર્ય કરે છે અન્ય ટીમ લીડર હેઠળ પ્રોગ્રામીંગ વિભાગ ના કર્મચારીઓ અન્ય ટીમ લીડર હેઠળ કવાલીટી કન્ટ્રોલ વિભાગ ના કર્મચારીઓ અથવા તો ટેસ્ટર્સ અને અન્ય ટીમ લીડર હેઠળ યુઝર ડોક્યુમેન્ટેશન વિભાગ ના કર્મચારીઓ કાર્ય કરે છે તો આ બોટમ સ્તર ના કર્મચારીઓ ટીમ લીડર ને રિપોર્ટ કરે છે ટીમ લીડર્સ સમરી બનાવી પ્રોજેક્ટ મેનેજર ને રિપોર્ટ કરે છે પ્રોજેક્ટ મેનેજર રિપોર્ટ માં કોમેન્ટ કરી તેને મોડિફાય કરી અને સ્ટીઅરિંગ કમિટી ને મોકલે છે અને સ્ટીઅરિંગ કમિટી આ રિપોર્ટ ક્લાયન્ટ્સ ને ફોરવર્ડ કરે છે ક્યારેક પ્રોજેક્ટ મેનેજર ક્લાયન્ટ્સ સાથે સીધો સંપર્ક પણ કરી શકે છે તો રિપોર્ટિંગ સ્ટ્રક્ચર કંઈક આના જેવું દેખાય છે એન્ડ ડેવલપર્સ ટીમ લીડર્સ ને ટીમ લીડર્સ પ્રોજેક્ટ મેનેજર ને અને પ્રોજેક્ટ મેનેજર સ્ટીઅરિંગ કમિટી ને રિપોર્ટ કરશે તો આ અગાઉ ની આકૃતિ મધ્યમ અને મોટા પ્રોજેક્ટ્સ માટેનું રિપોર્ટિંગ સ્ટ્રક્ચર દર્શાવે છે પરંતુ નાના પ્રોજેક્ટ્સ માં સ્ટાફ ખૂબ ઓછો હોય છે જ્યા ટીમ મેમ્બર્સ સીધા જ પ્રોજેકટ મેનેજર ને રિપોર્ટ કરે છે મોટે ભાગે ટીમ લીડર્સ તેમના વિભાગ ના પ્રોગ્રેસ નો સમરી રિપોર્ટ પ્રોજેકટ મેનેજર ને મોકલશે પ્રોજેકટ મેનેજર આ રિપોર્ટસ ને પ્રોજેકટ લેવલ રિપોર્ટસ માં શામેલ કરી સ્ટીઅરિંગ કમિટી ને સોપશે અને અમુક કેસ માં સીધા જ ક્લાયન્ટ ને મોકલશે તો આ પ્રોગ્રેસ રિપોર્ટ સીધા જ પ્રોજેકટ મેનેજર દ્વારા ક્લાયન્ટ ને અથવા વાયા સ્ટીઅરિંગ કમિટી ક્લાયન્ટ ને મોકલવામાં આવે છે ચાલો વિવિધ પ્રકાર ના રિપોર્ટિંગ જોઈએ રિપોર્ટિંગ મૌખિક અથવા લેખિત હોઈ શકે છે તે ઔપચારિક અથવા અનૌપચારિક હોઈ શકે અથવા તે રેગ્યુલર અથવા એડહોક હોય શકે અનૌપચારિક કોમ્યુનિકેશન પણ જરૂરી અને મહત્વપૂર્ણ છે પરંતુ કોઈ પ્રોજેક્ટ ના પ્રોગ્રેસ ના અનૌપચારિક રિપોર્ટિંગ નું ઔપચારિક રિપોર્ટિંગ પ્રક્રિયા દ્વારા પૂરક હોવું આવશ્યક છે જુઓ આ રિપોર્ટિંગ ની કેટેગરીઝ છે જેમ કે આ મૌખિક ઔપચારિક રેગ્યુલર પ્રકાર નું રિપોર્ટિંગ છે અને તેનું ઉદાહરણ સાપ્તાહિક અથવા માસિક પ્રોગ્રેસ મીટિંગ છે અને અહી કોમેન્ટ છે કે રિપોર્ટ મૌખિક હોઈ શકે છે ઔપચારિક લેખિત મિનીટ્સ રાખવામાં આવે છે પછી મૌખિક ઔપચારિક એડહોક પ્રકાર નું રિપોર્ટિંગ છે અને તેનું ઉદાહરણ એન્ડ ઓફ સ્ટેજ રિવ્યુ મીટીંગ્સ છે અને પછી લેખિત ઔપચારિક રેગ્યુલર છે તેનું ઉદાહરણ જોબ શીટ્સ પ્રોગ્રેસ રિપોર્ટ વગેરે છે પછી લેખિત ઔપચારિક એડહોક છે તેનું ઉદાહરણ એક્સેપશન રિપોર્ટ ચેન્જ રિપોર્ટ વગેરે છે અને પછી મૌખિક અનૌપચારિક એડહોક છે તેનું ઉદાહરણ કેન્ટીન માં ચર્ચા સોશિયલ ઈન્ટરેક્શન વગેરે છે તો આ રિપોર્ટિંગ ની વિવિધ કેટેગરીઝ છે હવે ચાલો જોઈએ કે પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ નું મૂલ્યાંકન કેવી રીતે કરવું પ્રોજેક્ટ મેનેજર તરીકે કેવી રીતે પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ નું મૂલ્યાંકન કરવું કેટલીક માહિતી નો ઉપયોગ પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ ના મૂલ્યાંકન માટે કરવામાં આવે છે તે નિયમિતપણે એકત્રિત થવી જોઈએ જ્યારે કેટલીક અન્ય માહિતી ચોક્કસ ઘટનાઓ દ્વારા શરૂ થશે તેથી કેટલીક માહિતી નો ઉપયોગ પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ ના મૂલ્યાંકન માટે કરવામાં આવે છે તે નિયમિતપણે સાપ્તાહિક અથવા માસિક ધોરણે એકત્રિત થવી જોઈએ જ્યારે કેટલીક અન્ય માહિતીઓ વિશિષ્ટ ઘટનાઓ દ્વારા ટ્રિગર કરવામાં આવશે જેમ કે જ્યારે રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન ડોક્યુમેન્ટ સમાપ્ત થાય અથવા તો ડિઝાઇન સમાપ્ત થાય ત્યારે તમે કેટલીક અન્ય માહિતીઓ એકત્રિત કરશો જ્યાં શક્ય હોય ત્યાં આ માહિતી ખૂબ ઓબ્જેક્ટીવ અને ટેન્જીબલ હોવી જોઈએ ઉદાહરણ તરીકે કોઈ ચોક્કસ રિપોર્ટ પહોંચાડવામાં આવ્યો છે કે નહીં આ પ્રકારની માહિતી શક્ય હોય ત્યાં સુધી તેમને ઓબ્જેક્ટીવ અને ટેન્જીબલ બનાવવાનો પ્રયાસ કરો તેથી પ્રારંભિક પ્રવૃત્તિ યોજના માં ઘણા બધા ચેકપોઇન્ટ્સ સેટ કરવા જરૂરી છે ચેકપોઇન્ટ્સ નો અર્થ એ છે કે જ્યારે પ્રોગ્રેસ ની ચકાસણી કરવામાં આવે ત્યારે કેટલોક સમય પૂર્વનિર્ધારિત હોય છે તેથી તમારે પ્રોગ્રેસ ની ચકાસણી કરવા માટે પૂર્વનિર્ધારિત સમય પસંદ કરવો પડશે ચેકપોઇન્ટ્સ બે પ્રકારનાં હોઈ શકે છે ઇવેન્ટ ડ્રીવન અને ટાઈમ ડ્રીવન ઇવેન્ટ ડ્રીવન માં ઇવેન્ટ થઈ ગયા પછી ચેક થાય છે અહીં ઇવેન્ટ એટલે કે કોઈ રીપોર્ટ પૂર્ણ થવો અથવા તો કોડીંગ કે ટેસ્ટીંગ નું પૂર્ણ થવું હોઈ શકે તમે અહીં ચેક કરી શકો કે ઇવેન્ટ શેડ્યૂલ પ્રમાણે પૂર્ણ થાય છે કે નહિ અન્ય ચેકપોઇન્ટ ટાઈમ ડ્રીવન છે અહીં ચેક ની તારીખ પૂર્વ નિર્ધારિત હોય છે તેથી તમે કઈ તારીખે ચેકિંગ કરવાના છો તે પૂર્વનિર્ધારિત છે જે નિયમિતરૂપે સાપ્તાહિક અથવા માસિક ધોરણે હોઈ શકે છે અહીં તમે પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ નું મૂલ્યાંકન નિયમિતરૂપે કરો છો આને ટાઈમ ડ્રીવન ચેકપોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે હવે ચાલો રિપોર્ટિંગ ની ફ્રીક્વન્સી શું છે તે જોઈએ તમારે રિપોર્ટિંગ કેટલી વાર કરવું જોઈએ રિપોર્ટિંગ ની ફ્રીક્વન્સી પ્રોજેક્ટ ની સાઈઝ અને રિસ્ક પર આધારીત છે તેથી પ્રોજેક્ટ મેનેજર તરીકે તમારે રિપોર્ટ્સ ને કેટલી વાર તપાસવા જોઈએ તમારે કેવા રિપોર્ટ્સ તૈયાર કરવા જોઈએ તે જોઈએ જો પ્રોજેક્ટ માં રિસ્ક વધારે હોય તો ફ્રીક્વન્સી વધુ હશે અને તેને દરરોજ મોનીટર કરવું પડશે અને જો પ્રોજેક્ટ ની સાઈઝ વધારે હશે તો પણ તમારે પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ દરરોજ મોનીટર કરવી પડશે નિયમ મુજબ મેનેજમેન્ટ નું સ્તર જેટલું ઉંચું હશે રિપોર્ટિંગ એટલું ઓછું કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો મેનેજમેન્ટ નું સ્તર ઉંચું હશે તો ચેકપોઇન્ટ્સ વચ્ચે વધુ અંતર હશે કારણ કે ઉચ્ચ સ્તરીય મેનેજમેન્ટ વિગતવાર રિપોર્ટ માં રુચિ ધરાવતા નથી તેઓ ફક્ત રિપોર્ટ નો સારાંશ જોશે પરંતુ લોઅર મેનેજમેન્ટ માં રિપોર્ટિંગ વિગતવાર હશે ઉદાહરણ તરીકે ટીમ લીડર્સ દરરોજ પ્રોગ્રેસ મોનીટર કરતા હોય છે આપણે પહેલા આ હાયરાર્કી જોઈ ગયા તો લોઅર મેનેજમેન્ટ માં રિપોર્ટિંગ ની ફ્રીક્વન્સી વધારે હશે ટીમ લીડર્સ ને કદાચ દરરોજ વિગતવાર રિપોર્ટિંગ ની જરૂરિયાત રહેશે જ્યારે પ્રોજેક્ટ મેનેજર ને સાપ્તાહિક ધોરણે રિપોર્ટિંગ ની જરૂરિયાત રહેશે સ્ટીઅરિંગ કમિટી ને માસિક ધોરણે રિપોર્ટિંગ ની જરૂરિયાત રહેશે તો મેનેજમેન્ટ નું સ્તર જેટલું ઉંચું હશે રિપોર્ટિંગ ની ફ્રીક્વન્સી એટલી ઓછી હશે અને રિપોર્ટિંગ માં વિગતો ઓછી હશે તો મેં જેમ કહ્યું એમ મેનેજમેન્ટ નું સ્તર જેટલું ઉંચું હશે રિપોર્ટિંગ એટલું ઓછું થાય છે તેમજ વિગતવાર રિપોર્ટિંગ ની આવશ્યકતા ઓછી હોય છે બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે ચેકપોઇન્ટ્સ વચ્ચે નું અંતર વધુ હશે અને ઉદાહરણ મેં તમને પહેલા કીધું એમ ટીમ લીડર્સ રિપોર્ટિંગ નું મૂલ્યાંકન દરરોજ કરી શકે છે પ્રોજેક્ટ મેનેજર સાપ્તાહિક ધોરણે અને સ્ટીઅરિંગ કમિટી માસિક ધોરણે મૂલ્યાંકન કરી શકે છે મેજર અથવા પ્રોજેક્ટ લેવલ પ્રોગ્રેસ નું રિવ્યુ સામાન્ય રીતે પ્રોજેક્ટ દરમિયાન કોઈ ચોક્કસ પોઈન્ટ પર થાય છે તે સમય દર મહિને હોઈ શકે છે તો મેં જેમ કહ્યું એમ પ્રોજેક્ટ દરમિયાન કોઈ ચોક્કસ સમય પર પ્રોગ્રેસ નું રિવ્યુ કોઈ ચોક્કસ સમય પર અંદાજે દર મહિને થાય છે આ ચોક્કસ સમય રિવ્યુ પોઈન્ટ્સ અથવા કન્ટ્રોલ પોઈન્ટ્સ ના નામ થી ઓળખાય છે તો આ રિપોર્ટિંગ ની ફ્રીક્વન્સી છે મેં પહેલા કહ્યું એમ લોઅર મેનેજમેન્ટ માં રિપોર્ટિંગ ની ફ્રીક્વન્સી વધારે હશે રિપોર્ટિંગ વિગતવાર હશે મેનેજમેન્ટ નું સ્તર જેટલું ઉંચું હશે તો રિપોર્ટિંગ ની ફ્રીક્વન્સી ઓછી હશે તેમજ વિગતવાર રિપોર્ટિંગ ની આવશ્યકતા હશે તો આપણે જોયું કે પ્રોજેક્ટ ઓર્ગેનાઈઝેશન માં માં તમારે રિપોર્ટિંગ કેટલુ ફ્રીક્વન્ટલી કરવું જોઈએ તો આપણે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માં પ્રોજેક્ટ મોનીટરીંગ અને કન્ટ્રોલ ની આવશ્યકતા વિશે ચર્ચા કરી આપણે પ્રોજેક્ટ કન્ટ્રોલ સાયકલ વિષે સમજ્યા અને જોયું કે પ્રોજેક્ટ રિવ્યુ અને ડોક્યુમેન્ટ્સ વગેરે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ભવિષ્ય માં અન્ય સમાન પ્રકાર ના પ્રોજેક્ટ્સ માં પણ કામ લાગે છે આપણે પ્રોજેક્ટ રિપોર્ટિંગ સ્ટ્રક્ચર્સ પણ જોયા અને આપણે ફ્રીક્વન્સી ઓફ રિપોર્ટિંગ પણ જોઇ ગયા આપણે પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ નું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે પણ સમજ્યા તો આ આજ ના કલાસ માં આપણે આ બધું જોઈ ગયા